તો ચાલો અહીં કામ કરવા માટે આ બધા સિંગયુલર ઇન્ટિગ્રલ ને મૂકવાનો પ્રયાસ શરૂ કરીએ તેથી આપણે જોયું છે કે જ્યારે આપણી પાસે ફોર્મ નું ઇન્ટિગ્રલ હોય છે ત્યારે મારે ઇન્ટીગ્રેશન થોડું ધ્યાનપૂર્વક કરવું પડશે તેથી એક મુખ્ય મૂલ્યનો ભાગ છે અને બીજો અવશેષ ભાગ છે તેથી આ અહીં અમારા બે ઇકવેશન છે અને આ ગ્રેડ જી ડોટ એન ટોપીને કારણે સમસ્યા ઊભી થશે કારણ કે મારા આ કનટુર માં ઇન્ટિગ્રલ છે ચાલો કહીએ કે r ઇન્ટિગ્રલ અહીં નિશ્ચિત છે અને r સમગ્ર કનટુર પર ચાલી રહ્યો છે તેથી તે કોઈ એક પોઈન્ટ હશે જે આને હિટ કરે છે અને તે મુદ્દો છે જેની આપણે યોગ્ય કાળજી લેવી પડશે તેથી આ દરેક ઇન્ટિગ્રલ માટે મારે કનટુર માં યોગ્ય રીતે ફેરફાર કરવો પડશે તો ચાલો ઇકવેશન જોઈએ ચાલો ઇકવેશન 1 જોઈએ તો આ ઇકવેશન 1 છે આ મારો અને મારો મુદ્દો છે જે મેં અહીં મૂક્યો છે તેથી ઇકવેશન 1 તે છે તેથી હું અહીંથી આવી રહ્યો છું અને હું ખાતરી કરવા માંગુ છું કે તે યોગ્ય છે તેથી જો તમે ફક્ત લખો કે અહીં શું છે અને અહીં આ છે અને તેથી કનટુર ને કઈ રીતે વાળવું જોઈએ તે એવી રીતે વાળવું જોઈએ કે r ઇન્ટિગ્રલ હજુ પણ સંબંધિત છે તેથી આ નાનો વળાંક બનાવવાની રીત હવે અંદરની છે કારણ કે મેં સરફેસ ને થોડી જમણી બાજુએ બદલી છે અને આ હું ઝૂમ કરીશ અને તમને બતાવીશ કે હું શું કરી રહ્યો છું તે કંઈક આના જેવું છે તે ખૂબ નાનું વર્તુળ છે જેની ત્રિજ્યા છે અને 0 તરફ વલણ ધરાવે છે તેથી મારી પાસે મર્યાદા છે મેં ખરેખર સરફેસ બદલી નથી હું એપ્સીલોનની મર્યાદાને 0 તરફ લઈ જવાનો છું તેથી આ પોઈન્ટ જે છે તે અહીં રહે છે ના બાકી છે બાકી તે સમયે હું બદલી રહ્યો છું તેની આસપાસની સીમા સીમા એ અને વચ્ચેની સીમા છે અને મેં આ રીતે સીમાને થોડી આગળ ધકેલી છે પરંતુ આર પ્રાઇમ હજુ પણ છે હું સીમાને થોડો ખસેડી રહ્યો છું તેથી મેં એમ કહીને શરૂઆત કરી હતી કે હું બાઉન્ડ્રી લગાવી રહ્યો છું અને બાઉન્ડ્રી એટલા માટે હતી કારણ કે અને બંનેમાં સીમાઓ છે પછી અમે કહ્યું કે સમસ્યા છે તેથી મારે બાઉન્ડ્રી થોડી ખસેડવી પડશે જો હું સીમાને બીજી રીતે ખસેડીશ તો તે માં આવી જશે હવે તે રહે છે તેથી તે ઇકવેશન 1 માટે નાના સીમા ફેરફાર છે ઇકવેશન 2 માટે સમાન તર્ક મને એક અલગ કનટુર આપશે તેથી આ ફરીથી છે અને તેથી આ અહીં મારો મુદ્દો છે જે છે તેથી મારે આ રીતે સંશોધિત કરવું જોઈએ હું તમને ખૂબ જ સ્પષ્ટ રીતે બતાવવા માટે તેને અતિશયોક્તિ કરી રહ્યો છું કે હું સીમાને ક્યાં વાળું છું દેખીતી રીતે તે ત્રિજ્યાનું એક વર્તુળ છે જે 0 પર જશે તેથી હવે આ ઇકવેશન માં આ વ્યક્તિ કયામાં રહેવા માટે અચળ છે તો આ રીતે આપણે આ સીમાઓને સુધારીશું ઠીક છે હવે તમે વિચારતા હશો કે હું મર્યાદા લેવા જઈ રહ્યો છું તેથી શું હું તેને કેવી રીતે વાળું તે ખરેખર વાંધો છે છેલ્લે હું એ લેવા જઈ રહ્યો છું કે શું સીમા નીચે તરફ વળે છે કે ઉપરની તરફ તમને જુદા જુદા જવાબો સાચા મળશે તેથી તે ઇન્ટીગ્રેશન પર આધાર રાખે છે અમે જોઈશું કે તે યોગ્ય છે કે કેમ અમે જોઈશું કે ઇન્ટિગ્રલ એક રીતે અથવા બીજી રીતે યોગ્ય છે તેથી શું આ ભાગ સ્પષ્ટ છે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે જે મેં તમને પહેલેથી જ જવાબ આપી દીધો છે તે મહત્વનું છે કે તમે કોન્ટૂરને કઈ રીતે વાળો છો તે બંને કિસ્સાઓમાં તમને જુદા જુદા જવાબો મળે છે તો ચાલો જોઈએ કે આ કેવી રીતે યોગ્ય રીતે કરવું હવે ચાલો હવે આપણે આ પૂર્ણાંકોનું મૂલ્યાંકન કરીએ બરાબર તેથી હું તમને ચોક્કસ ગણતરી બતાવું તે પહેલાં ઇન્ટીગ્રેશન માં કેટલીક મૂળભૂત ભૂલો થઈ શકે છે તેથી તે ટાળવા માટે હું તમને કેટલાક ખૂબ જ સરળ ઇન્ટીગ્રેશન બતાવવા જઈ રહ્યો છું તેથી કેસ 1 આ છે હું અહીંથી અહીં એકીકૃત થઈ રહ્યો છું અને ચાલો કહીએ કે મારું વિભેદક તત્વ અહીં સમાપ્ત થઈ ગયું છે અને હું 0 થી પર જઈ રહ્યો છું તો આનું ભૌતિક અર્થઘટન શું છે જો મારી પાસે માત્ર ઇન્ટિગ્રલ હોય તો ભૌતિક અર્થઘટન શું છે તે સૌ પ્રથમ જવાબ શું છે વિદ્યાર્થી L હું શું કરી રહ્યો છું મેં માપ્યું છે કે કેવી રીતે 0 અને l વચ્ચેની સ્ટ્રિંગની લંબાઇ જમણી બાજુએ બોલવી અગિયારમા ધોરણનો વિદ્યાર્થી પણ જવાબ 0 થી કહેશે હવે આપણે એ જ ગણતરી થોડી અલગ રીતે કરીએ તેથી ધારો કે મારી પાસે છે તેથી હું અહીંથી અહીં જઈ રહ્યો છું અહીંથી આ પોઈન્ટ સુધી અને હું મૂલ્યાંકન કરવા માંગુ છું ચાલો આ પોઈન્ટ ને કૉલ કરીએ અને ચાલો આને ઠીક કહીએ તેથી હું કનટુર સાથે પોઈન્ટ a થી b તરફ જઈ રહ્યો છું અને હું ઇન્ટિગ્રલ શોધવા માંગુ છું હું રહું છું અને ઇન્ટિગ્રલ આ કનટુર જમણી બાજુએ છે તેથી જો આ ત્રિજ્યાનું અર્ધવર્તુળ કેસ 1 માંથી આવે છે તો તમે આ જવાબ શું કહેશો સ્ટ્રિંગની લંબાઈ જે સાચી છે હવે બીજી તરફ જો તમે આ ઇન્ટિગ્રલ નો ઉપયોગ કરીને કરવાનું નક્કી કર્યું હોય તો ચાલો આપણે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ બરાબર કહીએ તેથી ધારો કે તમે આ રીતે લખ્યું છે કે આ તમારી થીટા છે જ્યારે તમે આ રીતે ઇન્ટીગ્રેશન કરી રહ્યા છો તો ઇન્ટીગ્રેશન ની મર્યાદા શું છે ક્યાંથી ક્યાં ના હું ક્યાંથી શરૂ કરી રહ્યો છું મૂળ પ્રારંભિક પોઈન્ટ શું છે અથવા વિદ્યાર્થી શું હું પણ લખી શકું અને અંતિમ ઇન્ટીગ્રેશન અંતિમ આંતર પોઈન્ટ છે વિદ્યાર્થી 0 0 અને વિભેદક તત્વ શું છે વિદ્યાર્થી તમને શું મળે છે તમે મેળવો તો આમાં મને શું પકડવું જોઈએ કારણ કે હું આની લંબાઈ માપી રહ્યો છું બરાબર તેથી તે ઘડિયાળના કાંટાની દિશામાં કઈ દિશામાં છે તે અહીં જમણી બાજુએ જમણી બાજુની વિરુદ્ધ દિશામાં છે પરંતુ ઘડિયાળના કાંટાની દિશામાં જમણી બાજુએ છે તેથી વાસ્તવમાં છે તેથી તે એક ભૂલ છે જે તમે કરી શકો છો જો તમે આ ઇન્ટિગ્રલ કાળજીપૂર્વક ન કર્યું હોય તો ઠીક છે તેથી હકીકતમાં આ ખોટું છે તેથી આપણે શું કરવું જોઈએ તે કહીએ અને પછી મને સાચો જવાબ મળે છે તેથી આ કેટલીક બાબતો છે કે જ્યારે આપણે આ ઇન્ટિગ્રલ મૂલ્યાંકન કરીએ ત્યારે તમારે સાવચેત રહેવાની જરૂર છે તો હવે મને એક સરળ કિસ્સો બહાર આવવા દો ચાલો આપણે આપણી પાસે જે ઇન્ટિગ્રલ છે તે જોઈએ તો આપણું ઇન્ટિગ્રલ શું છે તેથી મારી પાસે એક કેસ છે તેથી આપણે અહીં પાછા ફરીએ છીએ એક કેસ તે ઉપર જઈ રહ્યો છે અને બીજો કેસ નીચે જઈ રહ્યો છે તેથી ચાલો પહેલા કેસ લઈએ તેથી તે કેસ છે તેથી તે સાચું છે કે અહીં આપણું ઇન્ટીગ્રેશન શું છે તેથી ચાલો આને કહીએ કે તે સકારાત્મક બાજુ છે તેથી આ તે ટર્મ છે જેની આપણે ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કયો માર્ગ છે કયો માર્ગ છે ઉપર કે નીચે અહીં પાછા જુઓ અહીં કયો માર્ગ હતો આ હતું અને આમાં પણ આ હતું તેથી ચાલુ રહે છે તેથી ઉદાહરણ તરીકે અહીં આના જેવું છે અને અહીંથી તે સરળતાથી વોર્ડની બહાર છે હવે એ શું છે તો શું આપણે તેને માઈનસ એ સાચો ઓટ આઈ એમ ઓફ માઈનસ સાઇન તરીકે લખ્યો હતો અમે ફક્ત પાછા તપાસ કરી શકીએ છીએ અમે અગાઉ મેળવેલ છે તો ચાલો અહીંની સાચી અભિવ્યક્તિનો ઉપયોગ કરીએ તેથી અહીં કોઈ માઈનસ સાઈન નથી હવે અહીં શું હતું આ માટે એકમ વેક્ટર હતું જે મારું બરાબર હતું તેથી હવે ચાલો આપણે અહીં આ ઇન્ટિગ્રલ અંગને જોઈએ જે છે તો આ અહીં આ મુદ્દો છે આ મારો છે અને ચાલો કહીએ કે આ મારો મુદ્દો છે તો તે કઈ તરફ નિર્દેશ કરે છે મારો મતલબ એ છે કે મારું ત્રિજ્યાય બાહ્ય વેક્ટર છે અને આ વર્તુળ સાથે s વત્તા કયો માર્ગ છે એ જ દિશા જમણી તેથી અહીં બરાબર છે કારણ કે અહીં હંમેશા જેવું રહેશે આ અર્ધ વર્તુળનું કેન્દ્ર બનવાનું નિશ્ચિત છે જે તે પોઈન્ટ છે જે ટેસ્ટિંગ પોઈન્ટ ને નિશ્ચિત કરેલું છે વિદ્યાર્થી R r એ ઇન્ટીગ્રેશન નું ચલ છે હું અહીંથી વર્તુળ પર જઈ રહ્યો છું અને આ સાચું છે તેથી હું જે મૂલ્યાંકન કરી રહ્યો છું તે માત્ર અવશેષોનો ભાગ છે મુખ્ય મૂલ્ય નથી મુખ્ય મૂલ્ય અહીં સમાપ્ત થાય છે અને અહીંથી શરૂ થાય છે તેથી આ એક માત્ર s વત્તા ઇન્ટિગ્રલ છે જેની હું ગણતરી કરી રહ્યો છું તેથી બરાબર છે તેથી જ્યારે હું મૂલ્યાંકન કરું છું તો અહીં આ દિશામાં બધું અંદર મૂકો અને મારે શું મેળવવું જોઈએ ની દિશા સામાન્ય છે મને પણ 1 મળે છે તેથી હું તમામ સ્થિરાંકોને ઇન્ટિગ્રલ માં લખી શકું છું હવે મારે શું લખવું જોઈએ હું 0 ની ઇન્ટીગ્રેશન ની મર્યાદા શું લખી શકું જેમ આપણે 0 ના સરળ ઉદાહરણમાં કર્યું છે અને શું છે અને બીજું શું છે વિદ્યાર્થી માઈનસ પછી મને યોગ્ય અર્થઘટન મળશે ઉદાહરણ તરીકે જો હું લખવાને બદલે મૂકું તો મને આ સ્ટ્રિંગની લંબાઈ મળશે જે જો હું આ રેસીપીને અનુસરું તો મને મળશે હવે તે છે જ્યાં હું અંદાજનો ઉપયોગ કરું છું કારણ કે હું લેવા જઈ રહ્યો છું તેથી હું કરી શકું છું કે મારે તે અંદાજનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ તેથી તે અંદાજ જે આપણે તે પહેલા જોયું છે તે ભાગ છે જેનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તેથી જ્યારે આપણે બરાબર લઈશું ત્યારે અમે જઈશું તેથી આ કિસ્સામાં અહીં શું છે ચાલો આપણે ખરેખર તે બધું લખીએ તેથી તેના અને તેથી હું ફક્ત તેથી અવેજી કરીશ મારી પાસે હશે એ સાચું છે હું જે જાણું છું તે બધું જ હું બદલી રહ્યો છું અને હું જાણું છું કે આખરે હું મર્યાદા લેવા જઈ રહ્યો છું ચાલો આપણે આને કરીએ હું લેવા જઈ રહ્યો છું તેથી આ ઇન્ટિગ્રલ નું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા વિના તમે મર્યાદામાંના વાસ્તવિક ભાગ વિશે શું કહી શકો હું મેળવીશ અને વર્તુળ જમણા અર્ધવર્તુળની લંબાઈ તેથી તે પદ 0 પર જાય છે જે ટર્મ ડાબે છે તે ટર્મ શું છે જે માત્ર બીજી અવધિ બાકી છે તેથી હું મેળવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી માં વિદ્યાર્થી ખરું કે એ જ બાકી છે તો શું થયું છે દૂર થઈ ગયા છે એક k પણ ગયો છે ત્યાં a છે અને સાથે ડાબે છે તો જવાબ છે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થી બરાબર માઈનસ દૂર થઈ જાય છે અને શું મને હા એકદમ સ્પષ્ટ છે હવે આપણે બીજા કિસ્સા પર આવીએ બીજો કિસ્સો કેસ b છે જ્યાં મારી પાસે ખૂબ જ સમાન છે પરંતુ વિપરીત ડીફોર્મ કનટુર આ રીતે છે આ મારો મુદ્દો છે આ મારો મુદ્દો છે કયો માર્ગ છે પહેલાની જેમ જ તેને વોર્ડની બહાર રહેવું પડશે તો આ કનટુર પર આ મારો માર્ગ છે કે મારો આ વેક્ટર આર ઉપર કે નીચે તરફ છે વિદ્યાર્થી નીચે નીચે કારણ કે તેના બદલે તો આ મારી આર ટોપી છે તેથી આ ઇન્ટિગ્રલ તામાં હવે હું લખી શકું છું કે શું થાય છે તેથી હું 4 દ્વારા j k લખીશ હવે હું 0 માટે સમાન મર્યાદા pi નો ઉપયોગ કરીશ કારણ કે મને લંબાઈ મળવી જોઈએ પછી ભલે હું ઉપર જઈશ કે નીચે તરફ જઈશ મને સ્ટ્રિંગની લંબાઈ બરાબર મળવી જોઈએ તેથી ચાલો આપણે જટિલ ન કરીએ કે ચાલો તેને અને તરીકે રાખીએ હવે તે ટર્મ છે જેની મારે કાળજી રાખવાની છે જે હવે મને આપવા જઈ રહી છે વિદ્યાર્થી માઈનસ સાઇન માઈનસ સાઈન તેથી ત્યાં એક છે અને મારી પાસે એક છે જે મેં બાકી રાખ્યું છે તેથી તે સિવાયના ઉપરના ટર્મ સાથે સમાન છે વિદ્યાર્થી માઈનસ એક વધારાનું માઈનસ સાઈન તો મારે શું મેળવવું જોઈએ વિદ્યાર્થી 1 બાય 2 તેથી મેં ઇન્ટીગ્રેશન કેવી રીતે કર્યું તે મહત્વનું છે એક કિસ્સામાં મને મળે છે બીજા કિસ્સામાં મને મળે છે તેથી તે સૂચવે છે કે જો હું નીચેથી સંપર્ક કરું છું અથવા જો હું ઉપરથી સંપર્ક કરું તો તેમાં તફાવત છે તેથી જ્યારે અમે ઇન્ટીગ્રેશન માં અમારી પાસે હતી તે તમામ શરતો પર પાછા વળીએ છીએ જ્યારે મારી પાસે આ એકમાત્ર સમસ્યારૂપ ટર્મ હતો જ્યારે મેં ઇન્ટીગ્રેશન સાથે સંલગ્ન ટર્મ જોયો તો પણ જો ત્યાં સિંગયુંલારીટી હોય તો મારી પાસે તે ઇન્ટિગ્રલ હતું જે ફાઇનાઇટ હોવાનું બહાર આવ્યું તેથી ત્યાં કોઈ સમસ્યા હતી આ એકમાત્ર સમસ્યારૂપ ટર્મ હતો અને આ રીતે તમે તેને કાળજીપૂર્વક સૉર્ટ કરો છો અને આ તમામ સરફેસ ફોર્મ્યુલેશન ની લાક્ષણિકતા છે જ્યાં એક પોઈન્ટ છે કે જેના પર સિંગયુંલારીટી અને 2D ના કિસ્સામાં તમારી પાસે હતી અને એકીકૃત ન હતું 3D ના કિસ્સામાં પણ તમારી પાસે હશે અને એકીકૃત થશે નહીં તેથી તમારે સરફેસ ને અનુરૂપ રીતે ડીફોર્મ કરવી પડશે પરંતુ 3D માં તે એક રેખા હશે નહીં કે તમે તેની સરફેસ ને ડીફોર્મ કરી રહ્યાં છો કે જેની આસપાસ તમે અર્ધગોળાકાર બાઉલ મૂકી રહ્યા છો તેથી તે ઇન્ટીગ્રેશન થોડું વધુ પડકારજનક બને છે પરંતુ વિચાર એ જ છે કે વસ્તુની બંને બાજુએ એકની વિરામ હશે તેથી તે આપણને સરફેસ ઇન્ટિગ્રલ ઇકવેશન ના ભાગના અંતમાં લાવે છે તેથી આપણે આગળ જઈએ તે પહેલાં શું આ ભાગ સ્પષ્ટ છે કે આપણે કેવી રીતે મૂલ્યાંકન કર્યું અથવા તેના પર અન્ય કોઈ પ્રશ્નો